ઇમેજ મેથડ I ગ્રાઉન્ડ કરેલ ધાતુના સમતલ સામે બિંદુવત વીજભાર I અગાઉના લેકચરમાં લાપ્લાસ અને પોઇસનના સમીકરણોની ચર્ચા કરતી વખતે આપણે ઘણી બાબતો જોઇ પરંતુ આપણે ખાસ કરીને જોયું છે કે આપેલ વીજભાર વિતરણ અને સીમા શરત માટે પોઈસનના સમીકરણમાં અનન્ય ઉકેલ છે તેનો અર્થ એ છે કે જો કોઈક રીતે જો હું કોઈને જાણું છું તો કોઈક તો સોલ્યુશન લાવી શકે અથવા જો મારી પાસે કમ્પ્યુટર છે જે મને ઉકેલ આપે છે જો મને બાઉન્ડ્રી અને બહાર કેટલાક ચાર્જ આપવામાં આવ્યા છે તો વોલ્યુમ બહાર અથવા બાઉન્ડ્રી પર ચાર્જ હશે તો વોલ્યુમ અંદર હશે પોટેન્શિયલ સીમા પર સ્પષ્ટરૂપે આપેલ છે આ કિસ્સામાં આ સ્થિતિમાન સીમા પર નિર્દિષ્ટ છે અને વીજભાર બહાર આપવામાં આવે છે જો કોઈ રીતે હું આ બાબતનું સોલ્યુશન લાવી શકુ કે હું કોઈ સમાધાન વિશે વિચારી શકું તો તે સીમાની શરતને સંતોષે અને તે પોઇસનના સમીકરણને પણ સંતોષિત કરે તે પછી મને આ ઉકેલો મળી આવ્યા છે આ માટે બીજો કોઈ ઉપાય હોઈ શકે નહીં ચાલો હું ફરીથી તે બાબતોને જણાવું જો હું કોઈ પદ્ધતિ દ્વારા કોઈ ઉકેલ શોધી શકું તો કોઈક વ્યક્તિ આવી અને મને કહે છે કે તમે આ કામ પૂર્ણ કર્યું અથવા કમ્પ્યુટર કોઈ ઉકેલ પેદા કરી શકે છે જે સીમા શરતને સંતોષે છે અને તે પોઇસનનું સમીકરણ છે આમ તે સોલ્યુશન એક અનન્ય ઉકેલ છે ત્યાં બીજો કોઈ ઉકેલ હોઈ શકે જ નહીં તેથી મેં સોલ્યુશન શોધી કાઢ્યું આ બાબતોને આપણે અમુક ચોક્કસ કેસોમાં સ્થિતિમાનના પ્રશ્નો ઉકેલવા માટે છબીઓની પદ્ધતિમાં વાપરીએ છીએ અને હું આ વ્યાખ્યાનમાં બે ઉદાહરણો લઈશ પ્રથમ ઉદાહરણ એ ગ્રાઉન્ડિંગની સામેનો ચાર્જ છે તેનો અર્થ શું છે સ્થિતિમાન 0 છે ધાતુનું સમતલ કે સપાટી જેમાં અહીં સમતલનો અર્થ અનંત હદ છે તેથી હું સમસ્યાને સ્પષ્ટ કરું કે સમસ્યા શું છે મારી પાસે એક સમતલ છે જે ગ્રાઉન્ડ થયેલ છે એનો અર્થ એ કે અહીં સ્થિતિમાન 0 છે અને હું તેની સામે z0 અંતરે એક ચાર્જ q મૂકીશ સમગ્ર રીતે આ સ્થિતિમાં કેટલું છે નોંધ લો કે આ ગ્રાઉન્ડ કરેલ છે અને તેથી આ લાઈન એક સીમા બનાવે છે અને બધી જગ્યાએ તે અનંત સુધી આવેલી છે હવે ચાલો હું તેને અનંત સુધી બનાવું ત્યાં સ્થિતિમાન 0 છે તેથી મેં ખરેખર બધી સીમા પર સ્થિતિમાનને નિર્દિષ્ટ કરેલ છે મારી ઈચ્છા સ્થિતિમાન શું છે તે જાણવાની છે આને આપણે Vxyz કહીએ અહીં આ કલર ઠીક નથી ચાલો હું જુદા જુદા રંગ x y અને z માટે લખી શકું મેં z0 માટે આ બધું લખ્યું છે તેથી હું ધારી રહ્યો છું કે આ વસ્તુઓની વધુ સારી કલ્પના કરવા માટે z દિશા યોગ્ય છે ચાલો હું આને પરંપરાગત અર્થમાં કરું અહીં મારી સીમા છે અહીં મારી z અક્ષ છે અને અહીં અંતર z0 પર કોઈ ચાર્જ q છે હું સ્થિતિમાન Vxyz શોધવા માંગું છું આ વોલ્યુમમાં એટલે કે ઉપરનું આ વોલ્યુમ મને આ રંગથી બનાવવા દો કારણ કે આ વોલ્યુમની સીમાને તે સ્પષ્ટ કરે છે હવે આ વોલ્યુમની અંદર પોઇસનનું સમીકરણ 2V 0 છે આપેલ પોઇન્ટ ચાર્જ માટે શું આપવામાં આવે છે તે યાદ કરો આ qના વિધેય તરીકે આપવામાં આવ્યું છે 2V 0 q δ 0 z0 પાસે V0 છે તથા r છે હું આનો ઉપાય શોધવા માંગુ છું હવે મારો વિચાર ચોક્કસ રીતે પોઇસનના સમીકરણને હલ કરવાનો છે બીજી રીતે મને ચાર્જ ગોઠવણી મળી શકે છે જેથી આ સીમાની શરતો સંતોષી શકાય જો હું તે કરી શકું તો મને ઉકેલો મળી શકે મને તે માટેની યુક્તિ પણ મળે છે જેનો આપણે છબીઓની પદ્ધતિમાં ઉપયોગ કરીશું હવે માત્ર થોડાક મુદ્દા લઈએ આ x y સમતલ પર આ સ્થિતિમાન નિર્ભર રહી શકે નહીં રહે તેથી તેમાં છે તેથી તે ફક્ત અંતર પર જ આધાર રાખે છે આમ Vxyz∝x2y2થતું નથી પરંતુ Vxyz∝x2y2 આ રીતે Vxyz તે ફક્ત x2y2પર આધારીત છે અને તેથી સ્પષ્ટપણે z0 પર નિર્ભર રહેવાનું છે તેથી ચાલો હવે આ સમતલને ફરી જોઈએ અને હવે આપણી પાસે એક ક્ષણ એવી આવશે કે જ્યારે હું કહી શકીશ કે છબીઓ કઈ પદ્ધતિની જેમ દેખાય છે અહીં ચાર્જ q છે અને હું સીમા પર પોટેન્શિયલ શૂન્ય હોય તેવી સંભાવના હોવાની ઇચ્છા કરું છું હવે આ જુઓ જો હું આ સમતલની પાછળનો ચાર્જ q વિચારીશ જે બરાબર એ જ અંતરે છે પછી q મને બાઉન્ડ્રી પર પોટેન્શિયલ હોવાની તક આપે છે જે નીચે પ્રમાણે લખી શકાય છે q14π0qx2y2z z02|z0 કારણ કે આ બાઉન્ડ્રી જે z 0 અને q આપે છે તે નીચે પ્રમાણે લખી શકાય q 14π0qx2y2zz02|z0 જોકે બંને જુદા જુદા પોઇન્ટ્સ પર જુદી જુદી સંભાવનાઓ આપે છે પરંતુ z0 પર બે પોટેન્શિયલ ચિહ્નો સમાન અને વિરોધી છે અને તેથી આ પરથી કહી શકાય કે z0 V0 જો z0 v0 છે તો એનો અર્થ એ કે આ બે ચાર્જ ધન q અને ઋણ q મને બાઉન્ડ્રી શરત આપે છે અને તે સૌથી જરૂરી બાબત છે અહીં સ્વાભાવિક છે કે ખુબ જ દૂર અનંત તરફ બંને ચાર્જ દ્વારા મળતું પોટેન્શિયલ 0 થાય છે તેથી r કોઈપણ રીતે અનંત સ્થિતિની શરતો સંતોષે છે સુંદરતા એ છે કે z 0 આગળ સીમા શરતો સંતોષાય છે તેથી જો હું ઉપલા ક્ષેત્ર માં જોઉં છું જે આ ચાર્જને બાકાત રાખે છે તો પછી ઉપલા ક્ષેત્રમાં પોઈસનનું સમીકરણ આ પ્રમાણે લખી શકાય 2V q δ0 તેથી જ્યાં સુધી ઉપલા ક્ષેત્રની વાત છે તે અનુસંધાને આ બંનેના સંયોજનથી ઉત્પન્ન થયેલ સ્થિતિમાન પોઈસનના સમીકરણને સંતોષે છે કારણ કે તે ફક્ત ઉપરના ચાર્જને જ સંતોષી શકે છે બેઉ સાથે મળીને આપણને સરખી સીમા શરત આપે છે તેનો અર્થ એ છે કે ઉપરના ક્ષેત્રમાં જો હું સ્થિતિમાન લખીશ તો ચાલો આપણે અહીં q લઈશું અહીં q લઈએ ઉપલા ક્ષેત્રમાં હું સ્થિતિમાન Vxyz આ પ્રમાણે લખીશ VxyzVqV q 2V2Vq2V q 2Vq 2Vzજેવા પોઇસનના સમીકરણને સંતોષે છે અને તેઓ સીમા શરતોને પણ સંતોષે છે તેથી VqV q નું સંયોજન પોઇસનના સમીકરણ અને સીમાની સાચી શરતને સંતોષે છે તેનો અર્થ એ છે કે આ એક સોલ્યુશન છે જે બંનેને પછી આ અનન્ય પ્રમેય દ્વારા સંતોષે છે અને આ તે છે તેથી અમે ઉપાય શોધી કાઢ્યો તેનો અર્થ એ કે ગ્રાઉન્ડ્ડ મેટાલિક પ્લેન અથવા ગ્રાઉન્ડ્ડ પ્લેન સામેના ચાર્જ માટે જો હું અહીં માઈનસ ચાર્જ લગાઉં છું અને VVqV q તો આ સોલ્યુશન છે છબીઓની પદ્ધતિની પાછળનો આ વિચાર છે કે તમે ક્યાંક ઇમેજ ચાર્જ મૂકીને તમે કોઈ સોલ્યુશન શોધી કાઢ્યું છે આમ છેવટે તમે ઉકેલ શોધ્યો અને તેથી હું સ્થિતિમાન Vx yz આ મુજબ લખી શકીશ Vxyzq4π01x2y2z z02 1x2y2zz02 આ પોટેન્શિયલ છે એકવાર મને પોટેન્શિયલ મળી જાય પછી બાકીનું બધું મળશે હવે હું ઇલેક્ટ્રિક ક્ષેત્ર E x yz શોધવા માંગું છું E x yz V જો હું સપાટી પરનો ચાર્જ શોધવા માગું છું તો હું અહીં ગૌસના નિયમ દ્વારા સપાટીના ચાર્જથી સંબંધિત ઇલેક્ટ્રિક ક્ષેત્ર શોધી શકું છું તો હવે આપણે તે કરીએ આનો ઉપયોગ કરીને ધાતુની સપાટી પર રહેલ ચાર્જ શોધીએ તેથી આપણે નીચે મુજબ સમીકરણ નોંધીએ Vxyzq4π01x2y2z z02 1x2y2zz02q4π01s2z z02 1s2zz02 પછી ઇલેક્ટ્રિક ક્ષેત્ર મેળવવીએ અથવા ચાલો આપણે આ તફાવત લખીએ કારણ કે આ x2y2ના સંયોજનમાં આવે છે જે નળાકાર યામ નો ઉપયોગ કરીને હું s વર્ગ તરીકે લખી શકું છું તેથી નળાકાર કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને લખીએ તો Vxyzq4π01x2y2z z02 1x2y2zz02q4π01s2z z02 1s2zz02 હવે ઇલેક્ટ્રિક ફીલ્ડ E x y z લખીએ Ezxyz ∂V∂z q4π0 122z z0s2z z0232122zz0s2z z0232 અને ચાલો આપણે શોધીએ કે આ z કમ્પોનન્ટ ઋણ છે તમે એક મિનિટમાં જોશો કે શા માટે હું તે કરી રહ્યો છું ઉપરના સમીકરણમાં 2 રદ થાય છે તે તમે જોઈ શકો છો તેથી હવે હું અગત્યની બાબતો મેળવ્યા પછી સમાપ્ત કરું છું હું આ બાદબાકી ચિહ્નને પણ દૂર કરી શકું છું અને અહીં એક બાદબાકી ચિહ્ન મૂકી શકું છું તેથી Ez નીચે પ્રમાણે લખી શકાશે Ezq4π0z z0s2z z0232 zz0s2z z0232 હું Ez ની ગણતરી કરી રહ્યો છું કારણ કે તે જરૂરી છે તે માત્ર એક જ વસ્તુ છે જે ચાર્જ માટે જરૂરી છે કારણ કે આ એક સમસ્થિતિમાન સપાટી છે આપણે જે ગ્રેડીયેંટ વિશે પહેલાથી ચર્ચા કરી છે તે અહીં કાટખૂણે હશે અને તેથી સપાટીની નજીક માત્ર z ઘટક છે હવે આપણે જોઈએ કે ચાર્જ ઘનતા શું છે જો હું અહીં એક નાનુ બોક્સ લઉં તો અને બોક્સની આ બાજુનો ક્ષેત્રફળ આ રીતે છે પછી ક્ષેત્રફળ સંકલન લેશું ક્ષેત્ર અંદરથી ધાતુ છે તેમ ધારેલું છે અંદર ક્ષેત્ર 0 છે આ તરફ ક્ષેત્રફળ આપેલા ક્ષેત્ર માટે કાટખૂણે છે તેથી આ બાબતનો કોઈ ફાળો નથી તેથી હું નીચે પ્રમાણે સમીકરણ મેળવીશ E ds EZa σa0 σ0EZ|z0 ઉપર મુજબ મળેલી કિંમત આ સમીકરણ Ezq4π0z z0s2z z0232 zz0s2z z0232 માં મૂકવાથી નીચે પ્રમાણે સમીકરણ મળે σz0 અથવા σ0q4π0X 2z0 s2z0232 તેથી q4π0ગુણ્યા તમે આની ગણતરી ખૂબ જ સરળતાથી કરી શકો છો σz0 અથવા σ0q4π0X 2z0 s2z0232 અને તેથી તમે સપાટી પર વીજભાર આવેલો છે તેને s થી દર્શાવી શકો છો જે નીચે પ્રમાણે મળે છે જેમ જેમ તમે ચાર્જની સ્થિતિથી દૂર જાઓ છો તેમ તેમ આ અંતરથી તમે નીચે જવાનું શરૂ કરો છો તેથી વિજભારની ઘનતા ઓછી થાય છે